તેથી ચાલો આપણે આગળ વધીએ ચાલો ખરેખર મોમેન્ટ ની આ મેથડ ઘડીએ તેથી યાદ રાખો કે મારું ઓપરેટર બરાબર છે તે મારા ઓપરેટરનું સમીકરણ સાચું હતું તેથી રમુજી છે તેથી સૌ પ્રથમ મારે શું કરવું જોઈએ મેં કહ્યું છે કે હું ડોમેન માટેના બેસિસ નો ઉપયોગ કરવા જઈ રહ્યો છું તેથી હું જે પણ ફંક્શન શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું ચાલો હું તેને ના બેસિસે વ્યક્ત કરવાનો પ્રયાસ કરું તેથી તે પ્રથમ વસ્તુ છે જે હું કરીશ તો હું ખરેખર આ કેવી રીતે લખું ચાલો આપણે આગળ માની લઈએ કે આનાથી આપણે જીવન સાદું રાખીએ ચાલો આપણે 's અને ' ને ઓર્થોનોર્મલ કહીએ તેઓની જરૂર નથી પરંતુ તે ગણિતને સરળ બનાવે છે તેથી પ્રશ્ન એ છે કે હું b ની દ્રષ્ટિએ કેવી રીતે લખું તેથી તે કેટલાક કોન્સટન્ટ છે પરંતુ તે કોન્સટન્ટ શું છે ઈનર પ્રોડક્ટ ો તેથી હું લખીશ હું તેને લખી શકું છું કારણ કે કેટલાક કોન્સટન્ટ આપણે તેમને કૉલ કરીએ છીએ તે એક બેસિસ હોવાથી હું કોઈપણ ફંક્શનને આ બેસિસના લિનિયર કોમ્બિનેશન તરીકે વ્યક્ત કરવા સક્ષમ હોવો જોઈએ અને હવે હું અહીં જાણવા માંગુ છું કે શું જાણીતું છે અને શું અજ્ઞાત છે જાણીતા છે Phi n યોગ્ય રીતે જાણીતું નથી તેથી ફંક્શનમાંથી મેં સ્કેલર ના સમૂહમાં રૂપાંતર કર્યું છે તેથી બંને બાજુએ મારે શું કરવું જોઈએ તે શોધવા માટે ઈનર પ્રોડક્ટ શેની સાથે લો વિદ્યાર્થી બેસિસ ફંકશન કયો બેસિસ ફંકશન અન્ય કોઈ એક તેથી જો હું તેને બંને બાજુએ જમણી બાજુએ b m r ઈનર પ્રોડક્ટ સાથે લઉં કારણ કે તે ઓર્થોનોર્મલ છે તે શબ્દ ટકી રહે છે તેથી બીજા શબ્દોમાં હું જે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે મારું ફંકશન લો અને તેને આ દરેક બેઝિક વેક્ટર સાથે પ્રોજેક્ટ કરો અને હું આ અંદાજોની લંબાઈ શોધવા માંગુ છું જેના કારણે મેં મારી સમસ્યાને જમણી તરફ ઘટાડી છે તેથી અજ્ઞાત હવે મારા છે એ જ રીતે હું કહી શકું છું કે જેના માટે રેન્જમાં છે હું તેને તે જગ્યા માટેના બેસિસ વેક્ટરના સંદર્ભમાં લખી શકું છું તેથી હું તેને યોગ્ય કહી શકું છું અને ફક્ત તરીકે જ આપવામાં આવશે તેથી અત્યાર સુધી ખૂબ જ જટિલ કંઈ જાણીતું નથી વિદ્યાર્થી વધુ સારી રીતે જાણીતું હતું કારણ કે અમે કહ્યું હતું કે તે જાણીતું છે તે સમસ્યામાં આપવામાં આવ્યું છે તે જાણીતી જમણી બાજુ છે તેથી જો જાણીતું હોય તો કોઈપણ જાણીતા બેસિસ ફંકશન પર તેનું પ્રક્ષેપણ પણ યોગ્ય રીતે જાણીતું છે તેથી અજ્ઞાત છે અને જાણીતા એ છે કે આપણી પાસે જે જાણીતું છે આપણી પાસે તે જાણીતું છે અને આપણી પાસે તે જાણીતું છે તેથી આપણે ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ કે શું જાણીતું છે શું અજ્ઞાત છે તે માટે આપણે શું ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આ સમસ્યામાં આપણે શું હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ s એકવાર મને મળે કે હું કેવી રીતે મેળવી શકું તેને આ સમીકરણ માં પાછું મૂકો જે મને મારું જે માં રસ છે તે પાછું આપે છે જ્યારે મેં આ ઓપરેટર સમીકરણ સાથે શરૂઆત કરી ત્યારે મારો ઉદ્દેશ્ય આ સમીકરણને સંતોષે છે તે શોધવાનો હતો હવે આપણે મારા ઓપરેટર સમીકરણમાંથી સમીકરણોની સિસ્ટમ કેવી રીતે મેળવી શકીએ તે પ્રશ્ન બરાબર છે તેથી જો હું લખી શકું કે મેં અત્યાર સુધી શું કર્યું છે તેથી મારી પાસે મારા ઓપરેટર L છે હવે હું આ વ્યક્તિઓના સંદર્ભમાં લખવા જઈ રહ્યો છું તેથી જે છે હવે અહીં મોમેન્ટ ની મેથડ શું સૂચવે છે હવે તે શું કહે છે કે આને ઉકેલવા માટે જે મારે શું કરવું જોઈએ તેના માટે સમીકરણોની સિસ્ટમ મેળવવા માટે કોઈ સંકેતો છે L કોઈપણ રીતે અંદર જશે કારણ કે એક સંખ્યા છે તેથી આ અહીંથી અંદર જશે તેથી જો તમે તેને લખવા માંગતા હોવ તો આ બની જશે હું આને સમેશન તરીકે લખી શકું છું L જાય છે અને હવે તે જાણીતી બેસિસ પર ફંકશન કરી રહ્યું છે હવે પરંતુ હું સમીકરણની સિસ્ટમ મેળવવા માંગુ છું જેથી કરીને હું આ ઉકેલી શકું આ અત્યાર સુધી સમીકરણની સિસ્ટમ જેવું લાગતું નથી શું મારી પાસે n ચલોમાં n સમીકરણો છે ખરેખર મારી પાસે s છે તેની ખાતરી માટે n અજ્ઞાત નથી પરંતુ મારી પાસે તેમાં n સમીકરણો નથી તો કેવી રીતે મારે ઈનર પ્રોડક્ટ બરાબર શું કરવું જોઈએ તેથી તે ખૂબ જ સારું સૂચન છે તેથી શું સૂચવવામાં આવી રહ્યું છે કે આ સમીકરણમાં જો હું કોઈપણ સાથે બંને બાજુએ ઈનર પ્રોડક્ટ લઉં તો શું થશે તો ચાલો લઈએ તો તે શું કરે છે તેથી હું જે કહું છું તે હવે હું આખા સમીકરણનું ઈનર પ્રોડક્ટ કરવા જઈ રહ્યો છું આખું સમીકરણ અહીં સમાપ્ત થઈ ગયું છે કયું આખું સમીકરણ આ આખું સમીકરણ બરાબર છે તો તે શું બને છે તેથી પ્રથમ પદ બનશે તેથી સરવાળો ઈનર પ્રોડક્ટ રહેશે અને સમાન છે હવે જમણી બાજુ આવે છે અહીંથી શું બચશે માત્ર એક પદ કારણ કે s હકીકતમાં ઓર્થોગોનલ છે સાચું તો હવે આ સમીકરણ શું છે અહીં એક સરવાળો છે કે આ જાણીતું કે અજાણ્યું શું હશે તેનો સંપૂર્ણ રીતે જાણીતો હું જાણું છું કે મેં t b પસંદ કર્યું છે અને L મને આપવામાં આવ્યું છે તેથી આ સંપૂર્ણ રીતે જાણીતું છે કે તેની સાથે શું છે કંઈક કે જે અજ્ઞાત છે તે છે જમણી બાજુ વિશે શું વિદ્યાર્થી જાણીતો બરાબર ઓળખાય છે મને શું મળ્યું મારી પાસે એક સમીકરણ n ચલ બરાબર છે હું આ પ્રક્રિયાને કેટલી વાર પુનરાવર્તન કરી શકું હું આ N વખત પુનરાવર્તન કરી શકું છું જેમાંથી દરેક સાથે જેમાંથી દરેક સાથે દરેક ts સાથે તેથી તેથી જ આને ટેસ્ટિંગ ફંક્શન કહેવામાં આવે છે હું એક પછી એક તેમાંથી દરેક સાથે સમીકરણનું ટેસ્ટિંગ કરી રહ્યો છું અને મને n સમીકરણો બરાબર મળી રહ્યાં છે તેથી એકંદર મેટ્રિક્સ સમીકરણો ધારો કે મને એવું કંઈક મળે છે જે મને મળે છે તો મારી બરાબરી શું થશે તો રો વિવિધ રો દ્વારા આવતી રો શું અલગ પસંદ કરીને જનરેટ કરવામાં આવી રહી છે વિદ્યાર્થી દરેક અલગ ટેસ્ટિંગ ફંકશન પસંદ કરવાથી તમને એક નવું સમીકરણ મળે છે તેથી દરેક નવા સમીકરણ એ નવી રો અથવા કૉલમ છે વિદ્યાર્થી રો રો દેખીતી રીતે તો એક પ્રશ્ન તે સાચું છે સારું ત્યાં હા સાચું હોવું જોઈએ તેથી mth રો આવશે જ્યારે હું mth ટેસ્ટિંગ ફંક્શન યોગ્ય રીતે પસંદ કરીશ અને મને nth કૉલમ શું આપશે nth બેસિસ તો હકીકતમાં સ્લાઇડ્સ પર તમારા માટે પહેલેથી જ લખાયેલું છે તો તે તત્વ છે અને શું છે તેથી b એ સ્તંભ વેક્ટર છે જમણી તરફ બધી રીતે શું આ ગૂંચવણમાં છે સાચું તમે સાચા છો તેથી મારે કદાચ આને બી ન કહેવું જોઈએ જે મૂંઝવણભર્યું છે ચાલો તેને યોગ્ય કહીએ તેથી અમે કહીશું કે હા અને નોટેશનનો આ દુરુપયોગ એ શબ્દ છે જે તમે દંડ શોધી રહ્યા છો તેથી મને મારું મેટ્રિક્સ સમીકરણ મળી ગયું છે અને અમે આ બરાબર કર્યું છે તેથી આને ઔપચારિક રીતે સીધા આગળની મોમેન્ટ ની મેથડ કહેવામાં આવે છે તમને લાગે છે કે બધી સખત મહેનત ક્યાં થશે શું છે મારો મતલબ છે કે આપણે આની ચર્ચા કરવામાં લાંબો સમય પસાર કરીશું તમને લાગે છે કે સખત મહેનત ક્યાં થાય છે વિદ્યાર્થી ટ્રાન્સફર b શોધવી વિદ્યાર્થી ટ્રાન્સફોર્મિંગ b રૂપાંતરિત b અને તમારો જવાબ વિદ્યાર્થી શોધવું વિદ્યાર્થી ના અને હું કંઈક સરળ પસંદ કરીશ હું પલ્સ બેઝિસ ફંક્શન પણ પસંદ કરી શકું જો હું ખૂબ આળસુ હોઉં તો હું પલ્સ બેઝિસ ફંક્શન પસંદ કરી શકું તેથી bs અને ts સરળ છે શું છે વિદ્યાર્થી સમીકરણ ઉકેલવું સમીકરણ ઉકેલવું મુશ્કેલ નથી એકવાર તમે તમારી સિસ્ટમ અથવા સમીકરણો બનાવી લો કે MATLAB કરે છે અથવા કરે છે અને તમે તેમાં સંશોધન કરી શકો છો પરંતુ કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક માં એક પ્રકારનું મુખ્ય ફંકશન તે પ્રયાસ ક્યાં આવશે આ ઈનર પ્રોડક્ટ અહીં છે કારણ કે એલ એક જટિલ ઓપરેટર છે તેથી તમારે ઑપરેટ કરવું પડશે અને પછી લેવું પડશે અને પછી અંદરની પ્રોડક્ટ લેવી પડશે તેથી તે અહીં ખૂબ જ કોમ્પેક્ટ લાગે છે એવું લાગે છે કે અહીં કરવા માટે આટલું વધારે નથી વિદ્યાર્થી સર કરી શકે છે સારું આપણે બરાબર જોઈશું તો તમારી પાસે કઈ વસ્તુઓ છે જે અમે નયુમેરિકલ ઇન્ટેગ્રેશન પર એક મોડ્યુલ કર્યું છે ઉદાહરણ તરીકે જ્યારે હું કંઈક લખું છું જ્યારે હું આ રીતે ઈનર પ્રોડક્ટ લખું છું તેનો અર્થ શું છે વિદ્યાર્થી ઇન્ટેગ્રલ તે ઇન્ટેગ્રલ છે તેથી તે કેટલાક ઉલ્લેખિત પરનું ઇન્ટેગ્રલ અંગ બનશે વિદ્યાર્થી ડોમેન ડોમેન શું થવાનું છે આ વ્યક્તિ અને આ વ્યક્તિએ તમને આ ઈનર પ્રોડક્ટ સુધી પહોંચાડવા માટે ઇન્ટિગ્રેટેડ થવું પડશે અને આ પોતે કદાચ તેની અંદરના ભિન્નતાઓ સાથેનો ઇન્ટેગ્રલ અંગ છે અથવા ગમે તે હોય તેથી અહીં બધી CEM ક્રિયાઓ બરાબર થાય છે અન્ય પ્રકારનો હું મારી જાતથી આગળ વધી રહ્યો છું પરંતુ હું તમને એક અન્ય પડકાર કહીશ જે અહીં થશે તે એ છે કે અમે ગ્રીનના ફંકશનને બરાબર જોયા છે ગ્રીનના ફંક્શન્સ અહીં અંદર ક્યાંક L ઓપરેટરમાં અથવા ગમે તે રીતે દેખાશે અને આ ગ્રીનના ફંક્શનમાં એકલતા છે તેથી આપણે એકરૂપતાની હાજરીમાં સંકલન કરવામાં ખૂબ કાળજી રાખવી પડશે તેથી તે કેટલાક પડકારો છે તો ચાલો જેમ તેઓ કહે છે તેમ નવી બોટલમાં જૂની વાઈન નાખો તેથી ચાલો જોઈએ કે આપણે પહેલાથી શું કર્યું છે આ તે સમીકરણ હતું જે આપણી પાસે બરાબર હતું હવે હું અમારા નિષ્કપટ અભિગમનું વર્ણન કરવા માંગુ છું જે અમે નવી ભાષામાં ઇન્ટેગ્રલ સમીકરણને અસ્પષ્ટ બનાવવા માટે કર્યું હતું તેથી પ્રથમ પગલું બેસિસ હતું તો મેં બેસિસ માટે શું પસંદ કર્યું મારો મતલબ કે હું મારું ચલ હતો તેથી મેં લખ્યું કે મેં બેઝિસ ફંક્શનના સંદર્ભમાં લખ્યું છે મેં તેને કહ્યું કે ચાલો આપણે અમુક કહીએ અને કંઈક આના જેવું હતું આ મારું 1 0 છે આ મારો nમો ભાગ હતો તેથી તે પગલું 1 હતું તેથી મેં બેઝિસ ફંક્શન બરાબર કર્યું મેં ખરેખર તેને બેઝિસ નહોતું કહ્યું મારો મતલબ કે મેં તેને મોમેન્ટ્સની મેથડ કહી નથી અને પણ મેં બેઝિસ ફંક્શન બરાબર પસંદ કર્યું છે અને પછી હું શું કરીશ શું મેં ટેસ્ટિંગ ફંકશન પસંદ કર્યું વિદ્યાર્થી પણ તે ડેલ્ટા છે મેં વાસ્તવમાં ટેસ્ટિંગ ફંકશન યોગ્ય રીતે પસંદ કર્યું નથી મેં હમણાં જ આ y અક્ષ સાથે વિવિધ મૂલ્યો પર જમણી બાજુનું મૂલ્યાંકન કર્યું સિલિન્ડર અહીં હતું મેં અહીં અલગ અલગ બિંદુઓ પસંદ કર્યા છે મેં ટેસ્ટિંગ ફંકશન યોગ્ય રીતે પસંદ કર્યું નથી તેથી પ્રેક્ષકો તરફથી સાચો જવાબ આવ્યો છે કે ટેસ્ટિંગ ફંકશન એ ડેલ્ટા ફંક્શન નું એનાલોગ હતું તો ચાલો જોઈએ કે કેવી રીતે તો આ સમીકરણમાં આપણી પાસે જમણી બાજુ કઈ હતી તો આ જે મેં અહીં લખ્યું છે તે ખરેખર કેવી રીતે આવ્યું તે ત્યારે આવ્યું જ્યારે મેં સાથે નું ઈનર પ્રોડક્ટ લીધું આ રીતે મને મારો મળ્યો હવે હું ટેસ્ટિંગ ફંક્શન શું કહી રહ્યો છું હું કેવી રીતે મેળવી શકું વિદ્યાર્થી ઇન્ટેગ્રલ બરાબર બરાબર તેથી મને બરાબર મળે છે તેથી આ એક ઈનર પ્રોડક્ટ છે જો સૂચવે છે કે મારા ટેસ્ટિંગ ફંકશન કંઈ નથી પરંતુ ડેલ્ટા ફંકશન બરાબર છે તેથી આ સૌથી સહેલી અથવા આળસુ વસ્તુ છે જે તમે બરાબર કરી શકો તેથી આ મેથડ જે અમે કરી છે તેને પલ્સ બેઝિસ અને ડેલ્ટા ટેસ્ટિંગ પણ કહેવાય છે કેટલાક સ્થાનો તેને ડેલ્ટા ટેસ્ટિંગ કહેશે નહીં તેઓ તેને પોઈન્ટ ટેસ્ટિંગ કહેશે વિદ્યાર્થી તો સર આ ટેસ્ટિંગ છે કારણ કે ડેલ્ટા કારણ કે તેઓ હંમેશા હેઠળ જાય છે ના તે શું છે તેથી અવિભાજ્ય સમીકરણને ડિસ્કરીટાઇઝ્ડ કરવું જેમ કે આપણે જે કર્યું છે તે ટેસ્ટિંગ ફંક્શન તરીકે ડેલ્ટા ફંક્શન પસંદ કરવા માટે મોમેન્ટ્સની મેથડ ની ભાષામાં સમકક્ષ છે ઠીક ત્યારે તેથી સમસ્યા એ છે કે અહીં આ વાસ્તવમાં ફંક્શન નથી આ એક સામાન્ય ફંક્શન છે તેથી હું આ કિસ્સામાં બરાબર વાત કરી શકતો નથી તેથી તેથી જ હું પાછો ગયો અને મેં માટે બીજી વ્યાખ્યા લખી કારણ કે હું અમુક સમયે ડેલ્ટા ફંક્શનની કિંમત વ્યાખ્યાયિત કરી શકતો નથી તે અવ્યાખ્યાયિત છે તો આ માટેનો બીજો શબ્દ છે પોઈન્ટ કોલોકેશન મેથડ તમે કલ્પના કરી શકો છો કે આ મેથડ આટલા લાંબા સમયથી ચાલી રહી છે અને દરેકે તેને અલગ નામ આપ્યું છે તેથી તમે આમાંથી કોઈપણ વસ્તુનો સામનો કરો છો જે તમે જાણો છો કે તેઓ એક જ વસ્તુ વિશે વાત કરી રહ્યા છે તેથી અમે જે કર્યું તે આ પ્રકારનું છે જો તમે મોડ્યુલની શરૂઆતમાં મેં પૂછેલા મૂળ પ્રશ્ન પર પાછા જઈને તે વધુ વ્યવહારદક્ષ બનવા માંગતા હોય તો તમે તેના બદલે શું કરશો જો તમને વધુ ચોકસાઈ જોઈતી હોય તો તમે શું કરી શકો ડેલ્ટા ટેસ્ટિંગ ફંક્શન પસંદ નથી કરતા કે જે આપણે બરાબર કરી શકીએ તેથી અમે આ પોઈન્ટ ટેસ્ટિંગ કરવાને બદલે હું અહીં મારું ટીએમ પસંદ કરી શક્યો હોત હું પલ્સ બેઝિસ ફંક્શન તરીકે પણ પસંદ કરી શક્યો હોત હું કહી શકું છું કે આ પણ આ ફોર્મનું છે હું આ પસંદ કરી શક્યો હોત વિદ્યાર્થી છે એ તો ફરી પ્રશ્ન એ છે કે શું આ બંનેને પહેલા સમાન રાખવાનો કોઈ ફાયદો છે વિદ્યાર્થી તે ખરેખર તે ગણિતને કંઈક અંશે સરળ બનાવે છે તે જરૂરી નથી કે તમારે આ કરવું પડશે તમે બેઝિસ ફંક્શનનો એક અલગ સેટ પસંદ કરી શકો છો જ્યાં ટેસ્ટિંગ ફંક્શનનો અલગ સેટ હોય વિદ્યાર્થી તો તે ત્યાં કરશે થોડું સરળ મારો મતલબ કે સરળીકરણ થોડું સરળ બને છે પરંતુ જો તમે અલગ પસંદ કરો છો તો એવું નથી કે તે વણઉકેલાયેલ અથવા ગમે તે બની જાય છે છેવટે તમે આ એકીકરણ કરવાના નથી મારા હાથમાં છે તમે કંઈક યોગ્ય કોડ કરવા જઈ રહ્યા છો તેથી તે એક વખતનો પ્રયાસ છે કોઈપણ રીતે બેસિસભૂત ફંકશનમાં ટેસ્ટિંગ ની વિવિધ પસંદગીઓ તમને વિવિધ ચોકસાઈ આપે છે એક વધુ શબ્દ હું મારી જાતને આગળ વધારવાનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું કારણ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જ્યારે તમે ટેસ્ટિંગ અને બેઝિક ફંક્શન્સ સમાન હોવાનું પસંદ કરો છો આ મેથડ ને ગેલેર્કીનની મેથડ નામથી ઓળખવામાં આવે છે જેનું નામ ગેલેર્કીન નામથી વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું છે તેથી જો તમે સાંભળો છો કે તમે ગેલેર્કિનની મેથડ લાગુ કરવામાં આવી હતી તે સાથેનો શબ્દ ગમે ત્યાં વાંચો છો તો તેનો અર્થ એ છે કે ટેસ્ટિંગ ફંક્શન અને બેઝિસ ફંક્શન જે તે સમાન હોય તેથી તે જરૂરી નથી કે તેઓ પલ્સ બેઝ ફંક્શન હોવા જોઈએ તેઓ સારી રીતે પ્રયાસ કરી શકે છે તેથી તે તમારી છે તે ગેલેર્કિનની મેથડ છે જે હા ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ ઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે